સ્વાગત છે તમારું અને આજે આપણે ત્રિપલ ઇનટેગ્રલ્સ પર ચર્ચા કરીશું તો આપણે ડબલ ઇનટેગ્રલ્સ નું મૂલ્યાંકન પૂરું કર્યું અને તેની અમુક એપ્લીકેશન પણ જોયી આજે આપણે ત્રિપલ ઇનટેગ્રલ્સ વિષે શીખશું તો આજે લેક્ચર માં આપણે મૂલ્યાંકન વિષે જોશું તો પેહલા આ ત્રિપલ ઇનટેગ્રલ્સ ને વ્યાખ્યાયિત કરશું જેમ આપણે ડબલ ઇનટેગ્રલ્સ માં કર્યું હતું એજ રીતના આપણે વિસ્તાર ના ભાગલા પડીશું આપણું રિજિયન 3 ડાયમેનશનલ છે 3 ડાયમેનશનલ સ્પેસ માં તો આપણે એ રિજિયન ને n નાના રિજિયનો માં ભાગ પાડીશું અને તેમના વોલ્યુમ ને V1δV2δVn થી ઓળખીશું અને હવે આ એક પોઈન્ટ xjyjzj આરબીટરી પોઈન્ટ છે j નામ ના નાના રિજિયન માં અને આ એવું જ છે જે આપણે 2 ડાયમેનશનલ માં કર્યું હતું આપણે આ ડોમેન ને નાના સેક્શન નાના સેલ માં ભાગલા પાડ્યાહતા અને પછી દરેક સેલ માં આપણે એક પોઈન્ટ લીધો હતો અને તેની અનુરૂપ વેલ્યુ ફંક્શન ની એ પોઈન્ટ જે હતી તેનો તેના એરિયા સાથે ગુણાકાર કર્યો હતો અને પછી એ બધા નો સળવાળો કરી અને લીમીટ લઇ ને આપણે ડબલ ઇનટેગ્રલ જોયું હતું તો અહિયાં પણ આપણે સળવાળો કરીશું તો આ બધા વોલ્યુમ Vj નો તેમના ફંક્શન વેલ્યુ સાથે ગુણાકાર નો સળવાળો કરીશું તો આ પોઈન્ટ xjyjzj પર ફંક્શન વેલ્યુ જે આપણે j સબ રિજિયન માં લીધી છે અને આપણે આ બધા રિજિયનો ના ગુણાકાર નો સળવાળો કરી રહ્યા છે એનો મતલબ j એ 0 થી n માં બદલાતો રેહશે અને હવે આપણે અહિયાં લીમીટ લઈએ અને n ઇનફીનીટી સુધી જાય અથવા તો આ Vjઅને આપણે 0 સુધી જઈશું કારણ કે ડોમેન હવે ફિક્ષ છે તો આપણે આ n ને ઇનફીનીટી સુધી જવા દઈએ તો આ આ સબ રિજિયનો પણ ઇનફીનીટી સુધી જશે એનો મતલબ દરેક સબ રિજિયન નું વોલ્યુમ 0 સુધી જશે તોજો આ n એ તરફ જાય અને લીમીટ બાકી રહે તો તો આપણે તેને ઇનટેગ્રલ કહીશું અને આ ઇનટેગ્રલ નું 3 ડાયમેનશનલ માં નોટેશન અથવા ત્રિપલ ઇનટેગ્રલ માં આપણે આ નોટેશન વાપરીશું તો હવે આપણી જોડે આ ઇનટેગ્રલ માટે 3 પ્રતીકો છે પેલા વોલ્યુમ પર જે એક સ્પેસ છે રિજિયન માં 3 ડાયમેનશનલ પ્લેન માં હવે આપણી પાસે આ fxyz ફંક્શન છે જેનું પેલા સ્પેસ માં વોલ્યુમ પર ઇનટીગ્રેશન થાય છે અને પછી ફરી એની વ્યાખ્યા આવે છે સળવાળા માંથી જયારે આપણે f ને Vjસાથે ઉમેર્યું છે અને અંત માં આ લીમીટ ને n થી લીધી છે અને ફરીથી શારીરિક અર્થઘટન કરીએ દાખલા તરીકે જો f ને V1કહીએ તો એનો મતલબ અહિયાં કોઈ f નથી અને આપણે Vjજે દરેક સબ રિજિયન નું વોલ્યુમ છે તેનો સળવાળો કરીએ છે અને પછી લીમીટ લઈએ છે તો જો આ f ને 1 લઈએ તો આપણે ફરીથી માત્ર એ સબ રિજિયન નું વોલ્યુમ મળશે તો ડબલ ઇનટેગ્રલ નો વપરાશ કરી ને આપણે વોલ્યુમ શોધ્યું છે જે ડબલ ઇનટેગ્રલ ની એક એપ્લીકેશન છે પણ એ કેસ માં આપણે f ને ઇનટેગ્રાંડ માં ગણ્યું હતું તો ડબલ ઇનટેગ્રલ પેલા ઇનટેગ્રાંડ માં પેલા સર્ફેસ માં આપણ ને વોલ્યુમ આપતું હતું પણ હવે જયારે આપણે f ને 1 સેટ કર્યું છે ત્યારે આપણે ખરેખર આ ડોમેન નું વોલ્યુમ મળે છે પેલા ઇનટીગ્રેશન નું ડોમેન જેને આ કેસ માં V થી ઓળખીએ છે અને આપણી જોડે એપ્લીકેશન હતી જેમાં એ લોકો ડોમેન નો એરિયા શોધે છે બીજા કેસ માં ડબલ ઇનટેગ્રલ માં અને ત્યાં પણ આપણે આ ફંક્શન ને 1 સેટ કર્યું છે અને આ ફંક્શન વગર જો ઇનટીગ્રેશન કરીએ તો આપણને બધા ઇનટીગ્રેશન ના ડોમેન નો એરિયા મળતો હતો અથવા આ કેસ માં જયારે આપણે fને 1 લીધું તો તમને આ ડોમેન નું વોલ્યુમ મળશે કારણ કે હવે આપણી જોડે આ 3 ડાયમેનશનલ સ્પેસ માં વોલ્યુમ છે VfxyzdVj1nfxjyjzjVj તો એ વોલ્યુમ બતાવશે જો આપણે f ને 1 લઈએ તો તો આને પણ આપણે ત્રિપલ ઇનટેગ્રલ ની એક એપ્લીકેશન તરીકે જોઈ શકીએ તો ત્રિપલ ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તો જો ડબલ ઇનટેગ્રલ નું મૂલ્યાંકનનું જ્ઞાન હોય તો આ સરળ થઇ જશે તો આ સિંગલ ઇનટેગ્રલ નો ઈટરેટીવ કંપ્યુટેશન નો વિચાર છે જો આપણે તેનું એકદમ જનરલ ફોર્મ આપ્યું હોઈ તો હવે આ એકદમ ઇન્નર ઇનટેગ્રલ આપ્યું છે x ના સંદર્ભ માં તો આ x માટે ની લીમીટ જનરલ કેસ માં y અનેz નું ફંક્શન હોઈ શકે છે અને f 2 નું y અનેz સુધી તો જયારે આપણે જે ઇન્નર છે તેનું ઇનટીગ્રેશન કરીએ તો આપણને એક ફંક્શન મળશે કારણ કે આપણે x સાથે ઇનટીગ્રેટ કર્યું છે તો હવે આપણને x ક્યાય નહિ દેખાઈ પણ લીમીટ છે અહિયાં y અનેz નું ફંક્શન હોઈ શકે અને આપણી પાસે y અનેz ઇનટીગ્રાંડ માં હશે તો જનરલી મૂલ્યાંકન પછી ઇનટેગ્રલ ની અંદર આપણને y અને z નું ફંક્શન મળશે એકવાર ઇન્નર ઇનટેગ્રલનું મૂલ્યાંકન થઈ જા પછી બહારના મૂલ્યાંકન માટે જવું પડશે y ના સંદર્ભમાં તો આપણે હવે y ના સંદર્ભમાં ઇનટીગ્રેશન કરી રહ્યા છે અને y ની લિમિટ એ z નો ફંક્શન હોઈ શકે છે તો બીજા ઇન્નર ઇનટેગ્રલ નું ઇનટીગ્રેશન કર્યા પછી આપણને z નું અમુક ફંક્શન મળશે અને અંતમાં આપણે xzને z ના સંદર્ભમાં ઈન્ટિગ્રેટ કરશો અને હવે લિમિટ એ કોન્સટન્ટ રેહશે કારણકે હંમેશા યાદ રાખો આ ઇનટેગ્રલ ની વેલ્યુ શું છે એ કોન્સટન્ટ રેહશે અને તમને x y અને z વગર બીજું કશું નહીં દેખાય કારણ કે આપણે ઇનટીગ્રેશન જે છે એ આ વોલ્યુમ V પર કરી રહ્યા છે અથવા આ બધા પોઈન્ટઓ પર xyz આપણા વોલ્યુમમાં તો અંતમાં આ એક ફ્રી ઇનટેગ્રલ વેલ્યુ ને xyz માંથી કશું નહીં મળે VfxyzdV તો એકવાર આપણે ઇન્નર બે ઇનટેગ્રલ નું મૂલ્યાંકન કરી લઈએ ત્યારે આપણને z નું એક ફંક્શન મળશે અને હવે આપણે z ના સંદર્ભમાં મૂલ્યાંકન કરશું તો હવે બહારના ઇનટેગ્રલ માં લિમિટ બદલાવી ના જોઈએ તો જ્યારે પણ આપણે ઇનટેગ્રલ ની લિમિટ મૂકીએ ત્યારે આપણે આ બાબત ધ્યાનમાં રાખવી પડશે તો જે અંદર છે તેનું આપણે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરી રહ્યા છે અને લિમિટ y અને z નો ફંકશન હોઈ શકે છે એક ઊપર અને એક નીચેની લિમિટ છે ઇન્ટીગ્રેશન પછી x ને હટાવી દેવામાં આવે છે આપણી જોડે વેરિયેબલ અને z નો ફંક્શન હોય છે અને આપને y ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરીએ છે જે લિમિટ છે એ હજુ પણ z નું ફંકશન હોઈ શકે છે જેમકે અહીંયા 1z અને 2z તો આ લિમિટ z ની ફંકશન હોઈ શકે છે આ બધી લિમિટ z માટે બદલાવી ના જોઈએ અને હવે આ ઇનટેગ્રલ માટે આપણને એક વેલ્યુ મળશે જે x y અને z થી અલગ હશે તો આ સ્ટ્રકચર આપણે યાદ રાખવું પડશે VfxyzdVzaby1z2zxf1yzf2yzfxyzdxdydz અને હવે ડબલ ઇનટેગ્રલ ની જેમ જ ઇન્ટીગ્રેશન નો ઓર્ડર અનૈતિક છેજો ઇન્ટીગ્રેશન ની લિમિટ બદલાય નહીં તો જ abcdeffxyzdxdydzefcdabfxyzdzdydx cdefabfxyzdzdxdy તો અહિયાં e થી f એટલે અને અહિયાં પણ e થી f તો આપણે ઓર્ડર બદલી શકીએ જો અહીંયા ઇન્ટીગ્રેશન ની રેન્જ અથવા લિમિટ કોન્સટન્ટ હોઈ તો અને આગળ આપણે ઓર્ડર બદલી શકીએ જેમકે dx dz dx dy અને તેના અનુરૂપ લિમિટ બદલાશે ઇનટેગ્રલઉપર એકવાર જો આપણી જોડે અહીંયા ફંક્શન હોય જેમ ઉપર હતા તો આપના માટે ઇન્ટીગ્રેશન ના ઓર્ડર ને બદલવું ઘણું મુશ્કેલ થઈ જશે અને હવે આપણે બહુ જ સાવચેતી રાખવી પડશે જ્યારે આપણે ઓર્ડર ની બદલી કરીએ જેમ આપણે આગળ બે વેરિયેબલમાં કર્યો હતો એકવાર તો આપને ઓર્ડર બદલી દઈએ તો આપણે ફરી ધ્યાન રાખવું પડશે ઇન્ટીગ્રેશન ની લિમિટ શોધવામાં જો આ લિમિટ કોન્સટન્ટ નહીં હોય તો અને જો લિમિટ કોન્સટન્ટ હોય તો સરળતાથી ઓર્ડરને બદલી શકાય છે તો હવે આપણે મૂલ્યાંકન માટે જશું અને પ્રથમ દાખલો I0a0x0xyexyzdzdydx જોશું અને આપણે એક્ષ્પોનેન્શ્ય્લ ફંકશન exyz ધ્યાનમાં લઇ શું આ એક ફંક્શન છે જેનું આપને z y અને પછી x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન કરશું I0a0xexyz |0xydydx0a0xe2xy exydydx 0ae2xy2 |0xdx 0aexy |0xdx120ae4x e2x 2e2x exdx 120ae4x 3e2x2exdxe4a8 34e2aea 38 તો આ ઇનટેગ્રલ નું મૂલ્યાંકન છે તો આપણે હવે ઇનટેગ્રલ નું ઈટરેશન થી મૂલ્યાંકન કરવું પડશે તો આ સિંગલ ઇનટેગ્રલ બની જશે પ્રથમ z ના સંદર્ભ માંપછી y ના સંદર્ભ માં અને પછી x ના તો હવે બીજો દાખલો જોઈએ જેમાં આપણે ∭Rdxdydzxyz13 આ ઈન્ટીગ્રલ નું મૂલ્યાંકન કરશુ અને આ વિસ્તાર R x0y0z0xyz1 દ્વારા આવરી દેવાયો છે આ હવે આપણા પ્લેન છે અને આપણે ત્રિડાયમેનશનલસ્પેસ વિશે વાત કરી રહ્યા છે તો આ x0 અહીંયા y z પ્લેન છે અને y0 અહીંયા xz પ્લેન છે અને z0 અહીંયા xy પ્લેન છે અને આપણી જોડે બીજું એક પ્લેન છે xyz1 Ix01y01 xz01 x y1xyz13dzdydx 0101 x 12xyz1 201 x ydydx I0101 x 12xyz1 201 x ydydx 12log 2 58 હવે છેલ્લો દાખલો જોઈએ આ ત્રિપલ ઈન્ટીગ્રલનો વપરાશ કરી ને આપણને વોલ્યુમ શોધવું છે જે આ સ્ફીઅર જેવું છે આપણી પાસે આ સ્ફીઅર x2y2z2a2 છે અને આ સર્ક્યુલર સીલીન્ડર જેને x2y2ax દ્વારા દર્શાવ્યું છે તો આ ફરી એ સર્કલ છે જેની આપણે ગણી વાર ચર્ચા કરી છે આ શિફ્ટ થયેલું સર્કલ છે જેની રેડીઅસ a2 છે અને સેન્ટર a20 આ આકૃતિ માં દર્શાવ્યું છે તો આ સીલીન્ડર અહિયાં જેનું ઓબ્જેક્શન xy પ્લેન માં એ સર્કલ દ્વારા આપ્યું છે અને સેન્ટર a20 તો જો તમને ત્રિપલ ઈન્ટીગ્રલનો વપરાશ કરી ને વોલ્યુમ શોધવું હોઈ હવે કોઈ ઇનટેગ્રાંડ નહિ હોઈ અને આપણી પાસે હવે આ ઇનટેગ્રલ છે Vઉપર જેને સીલીન્ડર દ્વારા આપ્યું છે અને બીજું આપણી જોડે સ્ફીઅર છે તો સીલીન્ડર એ સ્ફીઅર ને કટ કરે છે અને એ ભાગ નું વોલ્યુમ આપણને શોધવું છે તો મહત્વનું અહિયાં એ છે કે V ની લીમીટ શોધવી પડશે અને એ z ના સંદર્ભ માં કરશું VVdxdydzVdzdydx 40ay0ax x2z0a2 x2 y2dzdydx 40ay0ax x2a2 x2 y2dydx 40ay0ax x2a2 x2 y2dydx 402r0acos a2 r2rdrdθ 4 122302a2 r2320acos dθ 43a302 1dθ 23a3π 43 તો એ લીમીટ આ દિશા z માટે છે અને એક વાર આપણે તેને 1 ના સંદર્ભ માં ફિક્ષ કરી દઈએ તો આપણે આખા વોલ્યુમ ને બીજા પ્લેન માં પ્રોજેક્ટ કરી શકીએ તો જો આપણે પેહલા થી જ z ના સંદર્ભ માં ફિક્ષ કરી દીધું છે તો આપણે ભૂમિતિ ને પ્રોજેક્ટ કરી શકીએ xyપ્લેન માં વોલ્યુમ ને અને એક વાર જો xyપ્લેન માં વોલ્યુમ ને પ્રોજેક્ટ કરીએ તો આપણે બે ડાયમેનશનલ માં છે અને આપણે ખબર છે કે બે ડાયમેનશનલ માં લીમીટ કેવી રીતે ફિક્ષ કરવી

આભાર